ચાલો હવે તમે રેસીપ્રોકેટીગ પંપ વિશે ટૂંકમાં ચર્ચા કરીશું રીકપ્રોસીટીંગ પંપ આના જેવો કેસ છે આ એક બંધ કેસ છે નળાકાર આ ઇનલેટ છે અને આ આઉટલેટ છે આ સક્શન બાજુ પર છે અને આ ડિલિવરી બાજુ છે તેની એક તરફ પિસ્ટન છે અને આ પિસ્ટન આગળ વધે છે આ ચેમ્બરમાં દબાણનો તફાવત બનાવે છે આ પિસ્ટન એક ક્રેન્ક શાફ્ટ સાથે જોડાયેલું છે જે પૈડા સાથે જોડાયેલ છે અને તે પૈડું ડીસી મોટર અથવા એસી મોટરના માધ્યમથી ફરે છે તેથી જેમ જેમ આ પૈડું ફરે છે તેમ આ ક્રેન્ક શાફ્ટ અહીં એક અંતરે પહોંચે છે અને તે જ્યારે આ મહત્તમ થઈ ગયું હોત અને પછી જ્યારે ક્રેન્ક પોઝિશન આ પોઝિશન પર આવે છે ત્યારે આ મહત્તમ હશે તેથી તે મહત્તમ અંદર અને બહાર સ્ટ્રોક લંબાઈ હશે તો આ વ્યાસ છે હું તે લખીશ d હવે ત્યાં બે વાલ્વ છે એક ઇનલેટ વાલ્વ અને આઉટલેટ વાલ્વ છે ત્યાં બે સ્ટોપર્સ છે તેથી જેનો અર્થ છે કે તે યુનિડાયરેક્સનલ વાલ્વ છે તેથી ચાલો હું ત્યાં એક વાલ્વ અને વાલ્વ મુકીશ તેથી વાલ્વ ઉપાડી શકે છે અને પાણીને અંદર આવવા દે છે તેવી જ રીતે અહીં વાલ્વ ઉપાડી શકે છે અને પાણીને બહાર નીકળી શકે છે પરંતુ પાઇપ પરના પાણીનું દબાણ જોશે કે પાણી ચેમ્બરમાં ફરી પાછું ન આવે તે જ રીતે અહીં કોઈ ઊલટું પ્રવાહ નથી તો આ ઇનલેટ છે અને આ આઉટલેટ છે હવે આ સ્ટ્રોક લંબાઈ હશે જો આપણે લઈએ કે આ પિસ્ટન અહીંથી અહીં ખસે છે તેથી આ જથ્થો બદલાતો રહે છે હવે Q ડોટ એ ડિસ્ચાર્જ રેટ અથવા ફ્લો રેટ છે અને તે સ્ટ્રોક લંબાઈના સિલિન્ડરના આ ક્ષેત્રના પ્રમાણસર છે તે તે વોલ્યુમ છે જે તે વિસ્થાપિત થવાનું છે સેકન્ડમાં સ્ટ્રોકની સંખ્યામાં ડીસ્ચાર્જ રેટ હશે સ્ટ્રોકની સંખ્યા પ્રતિ સેકંડ આ ચક્ર પરિભ્રમણની ગતિ પર આધારિત છે તેથી એ π 4 d2 × s × ω છે તેથી તે ω માટે પ્રમાણસર છે d સ્થિર નિશ્ચિત માત્રા છે સ્ટ્રોક લંબાઈ એ નિશ્ચિત જથ્થો છે ω ફક્ત બદલાય છે તેથી તમે જોશો કે Q ડોટ એ ω પ્રમાણસર છે અને અવલોકન કરે છે કે તે દબાણથી સ્વતંત્ર છે અથવા હેડથી સ્વતંત્ર છે હવે તે આ પરસ્પર વ્યવહાર કરનારા પંપની સુંદરતા છે તે ખરેખર એક ફલો રેટ પંપ છે તેથી જો તમે હીટ વિરુદ્ધ ફ્લો રેટ દોરો છો તો તે દેખાશે તેમ છે આદર્શ અર્થમાં તે ઊભી રીતે ઉપર જાય છે તેથી દબાણથી સ્વતંત્ર તે ચોક્કસ ફલો રેટ આપે છે તેથી જુદી જુદી શક્તિઓ પર તમને વિવિધ ફલો રેટ મળશે અને વિવિધ પાવર માટે તમને વિવિધ ફ્લો રેટ મળશે તેનાથી તે સ્વતંત્ર રીતે જાળવી શકાય છે પરંતુ તે આદર્શ રીતે છે પરંતુ પ્રેક્ટીકલ રીતે હેડ વધે તેમ ફલો રેટ થોડો ઘટાડો કરે છે તેથી વધુ કે ઓછા તે સતત ફલો રેટપંપ છે તે ઓછી ગતિએ કાર્ય કરે છે આ ક્રેન્કિંગ ઓછી ગતિએ છે અને તેથી મોટર તેની સાથે જોડાયેલ છે સામાન્ય રીતે તેઓ વધારે ઝડપે હોય છે અને પછી તમારે ગિયરિંગ મિકેનિઝમ હોવી જરૂરી છે અને તેથી ગિયર બોક્ષની જરૂર છે જે તેને મોંઘું બનાવે છે અને તેથી સામાન્ય રીતે ઓછી વીજળી અને ઓછા ખર્ચવાળા પંપીંગ એપ્લિકેશનોમાં રીસીપ્રોસિટીંગ પંપ પસંદ કરવામાં આવતું નથી આ રેસીપ્રોકેટીગ પંપની સરખામણીમાં સેન્ટ્રીફ્યુગલ પંપના સ્કોર્સ અને ફાયદા છે